સેલ કલ્ચર ટેકનોલોજી લેક્ચરમાં ફરી સ્વાગત છે તેથી તેની સાથે શરૂ કરીએ હવે સર્ફેસ નું એનાલિસિસ કરવું અને સૌથી સરળ અને સંપૂર્ણ સર્ફેસ નું એનાલિસિસ X P S છે x p s એટલે એક્સ રે ફોટો ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી છે તેથી આ એક સ્પેક્ટ્રોસ્કોપીનું એક સ્વરૂપ છે જ્યાં તમે બીમ પ્રગટ કરો છો તેથી તમે સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરો છો કે તમે સબસ્ટ્રેટ પર એક તેજસ્વી ઊર્જા ચમકાવો છો અને તેના પર તેનું ચોક્કસ સ્તર છે તમે તેનાથી ઊંચી ન કરો હવે આ શું બહાર કાઢે છે તે ઉદાહરણ તરીકે કહે છે ચાલો હું તેને દોરવા દઉં વધુ અર્થમાં ઉદાહરણ તરીકે તમારી પાસે આના જેવું સબસ્ટ્રેટ છે અને આ સબસ્ટ્રેટમાં તત્વોનો આની જેમ લાલ વાદળી લીલો આછો લીલો ગુલાબી આ અલગ રંગ છે જે હાજર છે ફક્ત તેને અલગ પાડવા માટે થોડો ઘાટો બનાવવો પડે છે તેથી આ રીતે સપાટીઓ ભળે છે હવે અનિવાર્યપણે કહીએ તો તમારી પાસે 6 જુદા જુદા રંગો અથવા 6 જુદા જુદા અણુ અથવા તત્વો છે જે સબસ્ટ્રેટ પર હાજર છે હવે ચાલો આપણે તેમને કેટલાક અલગ નામો આપીએ હું કહું છું કે આ વાદળી રંગ સિલિકોન માટે ઘેરો લીલો રંગ કાર્બન માટે લાલ નાઇટ્રોજન માટે આછો લીલો વપરાય છે તેથી સપાટી પર લિથિયમ છે હું ફક્ત તમારી સમજણ માટે કહી રહ્યો છું અને હળવા ગુલાબી જે કદાચ હાઇડ્રોજન અને આ એક ઓક્સિજન માટે છે હવે તમે અહીંથી બીમને ચમકાવો છો તમે આ સમયે શું ચમકાવ શો તે સપાટી પર શું કરશે તેની ચિંતા કરશો નહીં તે જે પણ હાજર હશે તે બાહ્યતમ ઇલેક્ટ્રોનને બહાર કાશે અને તેમાંથી સૌથી બહારના ઇલેક્ટ્રોનને બહાર કાવામાં આવશે તેથી હું તે અણુ અથવા તે તત્વોને રંગો દ્વારા દર્શાવું છું અને હવે આ દરેક ઇલેક્ટ્રોન જે સપાટી પરથી બહાર કાવામાં આવે છે તે અલગ ગતિઊર્જા સાથે આવે છે ઇલેક્ટ્રોન બહાર કાવાની ઊર્જા અલગ અણુ માટે અલગ હોય છે જ્યાં જુદા જુદા અણુઓ વિવિધ રંગોના હોય છે હવે જો તમારી પાસે અહીં એક ડિટેક્ટર હોય જે તે ગતિ શોધી શકે છે અને તે તમને ઉદાહરણ તરીકે કહેશે તે કિસ્સામાં 1 2 3 4 5 6 એમ છ જુદી જુદી સહીઓ અને તમે 6 અલગ અલગ ઊર્જાની સહી કરી લીધી હોય અને તો તમે પહેલાથી જ તમારી ગણતરીઓ કરી લીધી છે ઉદાહરણ તરીકે તમારી પાસે પહેલેથી જ લાઇબ્રેરી છે કે તમે લાઇબ્રેરી કેવી રીતે બનાવો છો તેથી તમે અન્ય પરિસ્થિતિ સાથે સમાન પ્રયોગ કરો ઉદાહરણ તરીકે કહો તમારી પાસે આ શુદ્ધ સબસ્ટ્રેટ્સ છે જેની તમે વાત કરી રહ્યા છો અને તે જ પ્રયોગ કરો જે તમે દરેકને ચોક્કસ રેડિએશન થી ચમકાવો છો તેથી તેમાંથી દરેક તેને તે અનન્ય વેગ સાથે બહાર કાશે છે તેથી તમારી પાસે પહેલેથી જ એક ટેબલ છે જ્યાં તમે જાણો છો કે જુદા જુદા તત્વો માટે e ઊર્જાનું મૂલ્ય જુદું જુદું છે જો તમે તે મૂલ્યને જાણો છો અને તમે શું કરી શકો છો તો તમે આગળનાં સબસ્ટ્રેટમાંથી પાછા ગણતરી કરી શકો છો અને તે ચોક્કસ સબસ્ટ્રેટ પર કયા તત્વો હાજર છે તે તમે શોધી શકો છો તેથી આ રીતે તમે સબસ્ટ્રેટને એનેલાઈઝ કરો છો કે સબસ્ટ્રેટ પર કયા વિવિધ તત્વો હાજર છે અને આ એક સાધન છે જે રસાયણશાસ્ત્રી બાયોકેમિસ્ટ મટીરીયલ સાઈન્ટિસ્ટ દરેકને સર્ફેસ કૅમેસ્ટ્રી સમજવામાં મદદ કરે છે ખાસ કરીને જે લોકો ઇલેક્ટ્રોડ્સના અન્ય તમામ ક્ષેત્રોના એનેલાઈઝમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી પર કામ કરે છે કારણ કે કોઈપણ ઘટના જે સર્ફેસ ફિનોમીના છે તેથી તમારે સમજવું પડશે કે સર્ફેસ ફિનોમીના માટે મારો મતલબ શું છે તેથી જ્યારે આપણે સબસ્ટ્રેટ વિશે વાત કરીએ છીએ ત્યારે અહિં આ સબસ્ટ્રેટ છે અને કોષો સબસ્ટ્રેટ પર જોડાયેલા હોય છે ત્યારે આપણે સપાટીની ક્રિયાપ્રતિક્રિયાના કેટલાક પ્રકાર વિશે વાત કરી રહ્યા છીએ તેથી કોઈએ આ સપાટીની ક્રિયાપ્રતિક્રિયાઓનું ખૂબ કાળજીપૂર્વક એનેલાઈઝ કરવાની જરૂર છે અને સર્ફેસ એનેલાઈઝ માટે એક સૌથી શક્તિશાળી સાધન છે તેથી તમે જે જુઓ છો તે મૂળભૂત રીતે સામગ્રીની જથ્થાબંધ મિલકત નથી પરંતુ કોષ અને સપાટી વચ્ચે સપાટીની ક્રિયાપ્રતિક્રિયા તે કોઈપણ સપાટી હોઈ શકે છે અને ક્રિયાપ્રતિક્રિયાઓ અહીં લાલ રંગમાં બતાવવામાં આવી છે તેથી હવે જ્યાં સુધી તમે અન્ય સામગ્રીની સર્ફેસ કૅમેસ્ટ્રીને જાણતા નથી ત્યાં સુધી તમારા માટે આ ક્રિયાપ્રતિક્રિયા શા માટે થઈ રહી છે તેની ગણતરી કરવી અત્યંત મુશ્કેલ છે કોણ જોડાઈ રહ્યું છે તે સ્તરની ટેકનિક હશે તેથી આ શક્તિશાળીમાં હું અહીં લાલ વિશે વાત કરું છું નાઇટ્રોજન વિશે વાત કરું છું જે ગતિ સાથે નાઇટ્રોજનમાંથી જુદા જુદા ઇલેક્ટ્રોન બહાર કાવામાં આવે છે તે મોટાભાગના બાહ્ય ભ્રમણકક્ષામાંથી આવે છે ખરેખર તમે નીચે જઈ શકો છો અને સમજી શકો છો કે તે એક શક્તિશાળી ટેકનિક છે પરંતુ યાદ રાખો કે તે સર્ફેસ ફિનોમીના છે તે તમને જથ્થાબંધ સામગ્રી વિશે કંઇ કહેશે નહીં અને આપણને જથ્થાની ચિંતા નથી અને જ્યારે તમે બલ્ક વિશે વાત કરો છો ત્યારે હું આ સામગ્રીની વાત કરું છું એમ ધાર વું હું વાત કરી રહ્યો છું કે હું સમગ્ર જથ્થાની મિલકત વિશે પરેશાન નથી જે હું બહાર કાઢી રહ્યો છું આ તે રેખાઓ છે જે સામગ્રીનો સંપૂર્ણ જથ્થો છે હું માત્ર સર્ફેસ પર શું થઈ રહ્યું છે તેની પ્રતિક્રિયાથી પરેશાન છું અને ખરેખર ત્યાં હંમેશા ખૂબ જ રસપ્રદ ઈન્ટરફેસ હોય છે તેથી આપણે તેના વિશે વાત કરી રહ્યા નથી તેથી કોઈપણ સર્ફેસ ફિનોમીનાને ત્યાં વિભિન્ન પ્રકારના તત્વોની હાજરી વિશે ખૂબ જ એનાલિટીકલી રીતે એનેલાઇઝ કરવાની જરૂર છે કારણ કે સિવાય કે તમે આ જાણતા ન હોવ ઉદાહરણ તરીકે ધારો કે તમારી સર્ફેસમાં કાર્બન વધારે છે તેથી હવે આ કહ્યા પછી હું તમને આ ટેકનિકનો ઉપયોગ કરીને ફાયદામાં આગળની ફ્લેયર પર લઈ જઈશ તમે તેની થોડી મુશ્કેલ પણ માપી શકો છો પરંતુ તમે વાસ્તવમાં કાર્બન નાઇટ્રોજન અને અન્ય તમામ xyz તત્વોનું પ્રમાણ નક્કી કરી શકો છો તેથી તમે ગુણોત્તર વિકસાવી શકો છો ઉદાહરણ તરીકે હું કહું છું કે c એ n છે સિલિકોન છે લિથિયમ છે ફક્ત અમુક સંખ્યા છે જે 5 થી 1 છે 2 છે 0 5 અથવા 1 જે તમે જાણો છો તેથી તે પરિસ્થિતિમાં તમે જાણો છો તેથી જ્યારે પણ હું આ સાથે સબસ્ટ્રેટને કોટિંગ કરું છું ત્યારે આ રચના મને મળી રહી છે તેથી તે રીતે તમારી પાસે સબસ્ટ્રેટ અથવા સપાટી પર હાજર વ્યક્તિગત તત્વોનો માત્ર ગુણાત્મક અંદાજ જ નહી પરંતુ તમારી પાસે માત્રાત્મક અંદાજ પણ છે તેથી આ એક શક્તિશાળી સાધન છે જેનો સામાન્ય રીતે બાયોલોજીસ્ટ વારંવાર ઉપયોગ કરતા નથી પરંતુ જેઓ સેલ કલ્ચર માં સઘન હોય છે તેઓ આ ટેકનિકને જોવાનું પસંદ કરે છે એના સિવાય જ્યારે આપણે એનાલિસિસ માં વાત કરી ત્યારે કોન્ટેક એંગલ મેઝર્મેન્ટ વિશે વાત કરી હતી આ કોન્ટેક એંગલ મેઝર્મેન્ટ ગોનીઓમીટર નામના સાધનથી કરી શકાય છે અને ખરેખર જો તમે સર્ફેસ એનાલિસિસ કરો તો તમારે એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપી AFM સેટ કરવાની જરૂર છે તેથી હવે જો તમે સારાંશ આપો તો તમારી પાસે AFM સ્વરૂપે ફિઝિકલ સર્ફેસ એનાલિસિસ છે તમારી પાસે કોન્ટેક એંગલ મેઝર્મેન્ટ છે જે તમને પાણી અથવા જલીય પ્રણાલીની હાજરીમાં સામગ્રીની ક્રિયાપ્રતિક્રિયાત્મક વિશે જણાવશે અને તમારી પાસે બંને માત્રાત્મક અને ગુણાત્મક સર્ફેસ એનાલિસિસ છે તેથી એકવાર તમે સર્ફેસ એનાલિસિસ કરો અથવા તમે સર્ફેસ એનાલિસિસ કરવાના સાધનો જાણો છો તમે જાણો છો કે તમારી પાસે ખરેખર સમસ્યાનું સમાધાન કરવા માટે કેટલી શક્તિ છે તેથી હવે હું તમને કોઈપણ સામગ્રી આપું છું પછી ભલે તમે તેની પ્રકૃતિ જાણો છો કે નહીં મને રેન્ડમ સામગ્રી આપો હું કહું છું કે તમે જાણો છો કે પ્રાયોગિક વિજ્ઞાન મુજબ તમારે વૈજ્ઞાનિકલી રીતે કેવી રીતે આગળ વધવું જોઈએ સૌ પ્રથમ ઓગળવાની વિવિધ માત્રાની અવલંબન કરો જો અલબત્ત અહીંની ધારણા છે જો તે પાણીમાં દ્રાવ્ય હોય કે તે પાણીમાં અદ્રાવ્ય હોય તો તમારે કેવી રીતે તે જાણવું જોઈએ તમે જાણો છો કે જ્યારે તમારે વિસર્જન કરવું હોય તો તેને સપાટી પર મૂકો જો તે જલીયમાં ઓગળતું ન હોય તો તે તેની બિન જલીય દ્રાવણમાં ઓગળી જશે તો પછી તમે માપી શકો છો ખરેખર તે બીજી એપ્લિકેશનો છે જે બીજું સેલ કલ્ચર એપ્લિકેશનમાં નથી તે કદાચ કોઈ બીજી એપ્લિકેશન હોઈ શકે પરંતુ જોવાનો મુદ્દો એ છે કે તમે ક્યાં અરજી કરવા જઇ રહ્યા છો તેની અમને ચિંતા નથી કારણ કે તમે સ્થળો સ્થળોએ જઇને વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક પ્રયત્નો કરી રહ્યા છો મહત્ત્વની વાત એ છે કે તમને ખ્યાલ હોવો જોઈએ કે મારા આર્મરીમાં કયા સાધનો છે જેનો ઉપયોગ હું સર્ફેસ એનાલિસિસ કરવા માટે કરી શકું છું તેથી ચોક્કસપણે આ 3 કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ સાધનો છે તેથી તમે વિવિધ સપાટી પર કોડ જુઓ છો તમે અલગ અલગ સાંદ્રતા પર કોડ જુઓ ધારો કે હું સાંદ્રતા 1 સાંદ્રતા 2 સાંદ્રતા 3 સાંદ્રતા 4 લઈએ આપણા કિસ્સામાં કહો આપણે 4 અલગ સાંદ્રતા લઈએ છીએ કારણ કે આ જલીય છે અથવા પાણીમાં ઓગળેલા તે આપણા માટે સરળ છે હવે હું AFM લઈશ તેથી મારી પાસે 4 જુદી જુદી AFM છબીઓ છે અને પછી તેની ટોચ પર હું ગોનોમીટર એનાલિસિસ કરું છું અથવા કોન્ટેક એંગલ એનાલિસિસ કરું છું તેથી હવે હું હવે જાણું છું કે શું તફાવત છે જો મારી પૂર્વધારણા એ છે કે શું સાંદ્રતામાં વધારો સાથે હાઇડ્રોફોબિસિટી બદલાશે વૈકલ્પિક પૂર્વધારણા હોઈ શકે છે કે તે બરાબર બદલાશે નહીં તમે તમારી પૂર્વધારણાને સરળ પ્રયોગ દ્વારા ચકાસી શકો છો તમે કહી શકો કે જો હું સર્ફેસ પર આ મિલિગ્રામ પ્રતિ ml જમા કરું તો આ તે છે જે હું જોવા જઈ રહ્યો છું અથવા જો મારી પાસે સપાટી પર y મિલિગ્રામ પ્રતિ ml છે જે હું જોવા જઈ રહ્યો છું જો મારી પાસે z મિલીગ્રામ પ્રતિ ml હોય તો આ હું જોવા જઈ રહ્યો છું તેથી વિવિધ ડોઝ સાથે તમે થઈ રહેલી વિવિધ પ્રકારની ક્રિયાપ્રતિક્રિયાઓ જોઈ શકો છો તેથી આ પછી તમે સર્ફેસ કેમિકલ એનાલિસિસ માટે જઈ શકો છો જ્યાં તમે જાણતા હશો કે કયા અણુઓ અથવા તત્વો છે તેથી તત્વના અણુઓ સર્ફેસ પર હાજર છે તેથી આ સંભવિત ક્રિયાપ્રતિક્રિયાઓ છે જે કોષ સાથે થઈ શકે છે તે તમને એક વિચાર આપશે તેથી હવે અહીં બધા અલગ અલગ પ્રકારના એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ વિશે શું ચર્ચા કરશે કે લોકો શું ઉપયોગ કરશે તે જોઈશું હું તમને બધાને વિનંતી કરું છું કે તમે ઓછામાં ઓછું તમારા સાધનો કે જે તમે સર્ફેસ એનાલિસિસ કરવા માટે ઉપયોગ કરી શકો છો તેના વિશે જાગૃત રહો થોડા ફેરફાર સાથે આપણે અહીંથી ચાલુ રાખીશું